હવે સિંગલ ફેઝ લાઈન નું કેપેસીટન્સ જોઈએ અહી આકૃતિ માં r1 અને r2 ત્રિજ્યા વાળા બે વાહકો ધરાવતી એક સિંગલ ફેઝ લાઈન દર્શાવેલ છે આ બે વાહકો અનુક્રમે q1 અને q2 વિદ્યુતભાર ધરાવે છે જો q1 એ q હોય તો q2 એ q હશે એક વાહક ના કેન્દ્ર થી બીજા વાહક ના કેન્દ્ર નું અંતર D છે જે r1 અને r2 કરતા ઘણુ વધારે છે તો આ એક સિંગલ ફેઝ 2 વાયર લાઈન છે આ બે વાહકો અનુક્રમે q1 અને q2 કુલંબમીટર વિદ્યુતભાર ધરાવે છે પ્રથમ વાહક ના વિદ્યુત ક્ષેત્ર માં બીજા વાહક અને ગ્રાઉન્ડ ની હાજરી ને કારણે ખલેલ પહોંચે છે તો અહી એક સિંગલ ફેઝ ડયુઅલ લાઈન છે જયાં પ્રથમ વાહક ના વિદ્યુત ક્ષેત્ર માં બીજા વાહક અને ગ્રાઉન્ડ ની હાજરી ને કારણે ખલેલ પહોંચે છે ગ્રાઉન્ડ વિષે આપણે પછીથી જોઈશું એક વાહક ના કેન્દ્ર થી બીજા વાહક ના કેન્દ્ર નું અંતર D r1 અને r2 કરતા ઘણુ વધારે છે વાહક ની ગ્રાઉન્ડ થી ઉંચાઈ h એ D કરતા ઘણી વધારે છે કારણકે વાહક હંમેશા જમીન ની ઉપર હોય છે આ ઉંચાઈ h વિષે આપણે પછીથી જોઈશું અહી ડિસ્ટોર્શન ની અસર નજીવી છે અને વિદ્યુતભાર બધે એકસરખો વહેંચવાયેલો છે એવું માનવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત V12 એ વ્યાખ્યાન 11 ના સમીકરણ 5 મુજબ આ રીતે મેળવી શકાય V12 120 m12qm lnD2mD1m V12120q1ln D21D11 q2ln D22D12 હવે q2 q1 અને D21 D12 D છે અને k m અથવા i m હોય તો Dmm rm થાય તેથી D11 r1 અને D22 r2 લઈએ V12120 q1ln D r1 q1ln r2 D V122q120ln Dr1r2 આ સમીકરણ ની સ્પષ્ટતા નીચે પ્રમાણે કરી શકાય

તોV12120 q1ln D r1 q1ln r2 D V12q120 ln D r1ln D r2 V12q120ln D2 r1r2 V12q120ln2 V122q120ln Dr1r2 V12q10ln Dr1r2 વોલ્ટ આપણે બે લાઈન વચ્ચે નો કેપેસીટન્સ C12 શોધવો છે તેથી C12q1V120ln Dr1r2 Fm ફેરાડે મીટર થાય હવે જો r1 r2 r હોય તો C120ln D r Fm થશે આ સમીકરણ 8 છે હવે સમીકરણ 8 માં નેચરલ લોગ ln ને log10 માં ફેરવીએ અને 3 14 0 8 854 10 12 Fm મૂકીએ તો C120 0121log D r µFkm માઈક્રોફેરાડે કિલોમીટર થશે આ સમીકરણ 9 છે તો આ સમીકરણ બે વાહકો વચ્ચે લાઈન ટુ લાઈન કેપેસીટન્સ દર્શાવે છે પરંતુ ટ્રાન્સમીશન લાઈન મોડેલિંગ માટે લાઈન ટુ ન્યુટ્રલ કેપેસીટન્સ ને આકૃતિ 4 મુજબ વ્યાખ્યાયિત કરવું વધુ અનુકૂળ છે આકૃતિ 4 માં બતાવ્યા અહી બે લાઈન લાઈન 1 અને લાઈન 2 છે અને એક ન્યુટ્રલ છે તમારે લાઈન ટુ ન્યુટ્રલ કેપેસીટન્સ C1n અને C2n શોધવાના છે અહી C12 એ લાઈન કેપેસીટન્સ છે અને કેપેસીટન્સ C1n અને C2n બંને સીરિઝ માં છે C1n C2n 2C12 થાય તેથી C1n C2n 2 0 0121log D r 0 0242log D r µFkm થશે આ સમીકરણ 10 છે હવે અસોસિએટ લાઈન ચાર્જિંગ કરંટ IcjC12V12 Akm એમ્પીયરકિલોમીટર હશે આ સમીકરણ 11 છે આ સમીકરણ ની સ્પષ્ટતા નીચે પ્રમાણે કરી શકાય અહી રીએકટન્સ X121jC12 IcV12X12 IcjC12V12 Akm થશે જો આપણે કરંટ નું માત્ર પરિમાણ લઈએ તો ત્યાં j ન હોવો જોઈએ અહી કરંટ લીડીંગ છે તેથી IcjC12V12C12V12ㄥ90º Akm થશે હવે 3 ફેઝ ટ્રાન્સમીશન લાઈન નું કેપેસીટન્સ જોઈએ આપણે ઈન્ડક્ટન્સ પ્રકરણ માં ટ્રાન્સપોઝડ જોઈ ગયા એટલે અહી તે ફરીથી સમજાવવાની જરૂર નથી તેથી અહી 3 ફેઝ ટ્રાન્સમીશન લાઈન છે અને લાઈન ટ્રાન્સપોઝડ છે તેથી અહી ફેઝ a ફેઝ b અને ફેઝ c છે a અને b વચ્ચે નું અંતર D12 છે એ જ રીતે b અને c વચ્ચે અંતર D23 c અને a વચ્ચે નું અંતર D31 છે તેથી D12 Dab D23 Dbc અને D31 Dca થાય હવે સંતુલિત 3 ફેઝ સિસ્ટમ માટે qa qb qc 0 હોય છે તેથી Ia Ia Ic 0 થાય અહી કોઈ ન્યુટ્રલ નથી એવું આપણે માનીએ આ સમીકરણ 12 છે આગળ આપણે આ જ સૂત્ર લાગુ કરીશું તો ફેઝ a અને b વચ્ચે વિદ્યુતસ્થિતિમાન નો તફાવત સમીકરણ 5 થી મેળવી શકાય પ્રથમ ટ્રાન્સપોઝીશન સાયકલ માટે વિદ્યુતસ્થિતિમાન નો તફાવત Vab120qalnD12rqblnrD12qclnD23D31 વોલ્ટ આ સમીકરણ 13 છે એ જ રીતે બીજી ટ્રાન્સપોઝીશન સાયકલ માટે વિદ્યુતસ્થિતિમાન નો તફાવત Vab120qalnD23rqblnrD23qclnD31D12 વોલ્ટ આ સમીકરણ 14 છે એ જ રીતે ત્રીજી ટ્રાન્સપોઝીશન સાયકલ માટે વિદ્યુતસ્થિતિમાન નો તફાવત Vab120qalnD31rqblnrD31qclnD12D23 વોલ્ટ આ સમીકરણ 15 છે તમારી કલ્પના થી તમે આકૃતિ તરફ ધ્યાન આપ્યા વિના આ બધા સમીકરણ લખી શકો છો અહી આપણને ત્રણ અલગ અલગ ટ્રાન્સપોઝીશન સાયકલ માટેVabVabઅને Vabમળ્યા હવે આપણે તેનું સરેરાશ મૂલ્ય શોધીએ તેથી Vabનું સરેરાશ મૂલ્ય 13 Vab VabVab Vab120qaln r13 qblnr13 Vab120qalnDeqr qblnrDeq વોલ્ટ આ સમીકરણ 16 છે જયાં Deq1313 છે જે સમીકરણ 17 છે તો આ Vabનું સરેરાશ મૂલ્ય છે એ જ રીતે તમે Vacનું સરેરાશ મૂલ્ય લખી શકો Vac120qalnDeqr qclnrDeq વોલ્ટ આ સમીકરણ 18 છે હવે આ બંને સમીકરણ ઉમેરતા VabVac120qalnDeqr qblnrDeqqalnDeqr qclnrDeq VabVac1202qalnDeqrqbqclnrDeqવોલ્ટ આ સમીકરણ 19 છે હવે સમીકરણ 12 મુજબ qb qc qa લેતા VabVac1202qalnDeqr qalnrDeq VabVac1202qalnDeqrqalnDeqr VabVac3qa20lnDeqr વોલ્ટ આ સમીકરણ 20 છે હું આશા રાખું છું કે તમે આ સમજી ગયા હશો તેથી તે પછી તમારે કેપેસીટન્સ ની ગણતરી કરવા કંઈક ગાણિતિક એવી ફેઝર રજૂઆત બનાવવી પડશે તો તે સંદર્ભ માં અહી Vab Vbc અને Vca દર્શાવેલ છે અહીં એક ત્રિકોણ માં Vab Vbc અને Vca દર્શાવેલ છે ત્રિકોણ નો એરો નીચેની તરફ દોરેલ છે જે દર્શાવે છે કે આ સંતુલિત સિસ્ટમ છે અને અહી એક ન્યુટ્રલ દર્શાવેલ છે ન્યુટ્રલ થી a b અને c ના વોલ્ટેજ ને અનુક્રમે Van Vbn અને Vcn થી દર્શાવેલ છે સરળતા માટે અહી 300 300 અને 1200 ના કોણ દર્શાવેલ નથી પરંતુ તે સમજી શકાય તેવું છે અહી સદિશ માટે દિશા ધ્યાન માં લેતા Vab Van Vbn લખી શકાય કારણકે Vab અને Van સમાન દિશામાં છે અને Vab અને Vbn વિરુદ્ધ દિશામાં છે આ સમીકરણ 21 છે એ જ રીતે Vac Van Vcn લખી શકાય કારણકે Vac અને Van સમાન દિશામાં છે અને Vac અને Vcn વિરુદ્ધ દિશામાં છે આ સમીકરણ 22 છે હું આશા રાખું છું કે આ સરળ વસ્તુ તમે સમજી શક્યા હશો આ ફેઝર ડાયાગ્રામ પર થી કહી શકાય કે Vbn એ Van થી 1200 લેગીંગ છે તેથી Vbn Van ㄥ 1200 થશે આ સમીકરણ 23 છે અને Vcn એ Van થી 2400 લેગીંગ છે તેથી Vcn Van ㄥ 2400 થશે આ સમીકરણ 24 છે સમીકરણ 21 અને 22 નો સરવાળો કરી તેમાં Vbn અને Vcn ની કિંમત મુકતા Vab Vac 3Van થાય આ સમીકરણ 25 છે સમીકરણ 20 અને 25 પરથી 3Van3qa20lnDeqr Vanqa20lnDeqrથશે આ સમીકરણ 26 છે તેથી ટ્રાન્સપોઝ ટ્રાન્સમીશન માટે ફેઝ ટુ ન્યુટ્રલ કેપેસીટન્સ Can qaVan 20lnDeqr Fm થશે હવે નેચરલ લોગ ln ને log10 માં ફેરવીએ તો Can 0 0242log Deq r µFkm થશે આ સમીકરણ 28 છે આપણે એવું ધારીએ કે D12 D23 D31 D છે તેથી Deq D થશે અને Can 0 0242log D r µFkm થશે આ સમીકરણ 29 છે તેથી 3 ફેઝ ટ્રાન્સમીશન લાઈન માટે લાઈન ચાર્જિંગ કરંટ I jCanVLN Ampphasekm થશે અહી VLNએ લાઈન ટુ ન્યુટ્રલ વોલ્ટેજ છે આ સમીકરણ 30 છે આગળ નો વિષય એ બંડલ વાહકો છે પહેલા જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે બંડલ એ 23 અથવા 4 વાહકો નું બનેલું હોય છે આપણે બંડલ વાહક ની સરેરાશ ભૌમિતિક ત્રિજ્યા ઈન્ડક્ટન્સ માટે દરેક વાહક માટે r ત્રિજ્યા લઈને ગણી હતી અહી કોઈ આંતરિક કેપેસીટન્સ નથી તેથીમાત્ર r નો ઉપયોગ કરીએ છીએ r1 નો નહીં તેથી જો D બંડલ સ્પેસીંગ હોય તો પછી 2 વાહકો ની ગોઠવણી માટે Ds r d12 હશે 3 વાહકો ની ગોઠવણી માટે Ds r d212 હશે આ સમીકરણ 32 છે અને 4 વાહકો ની ગોઠવણી માટે Ds 2 d314 હશે આ સમીકરણ 33 છે આપણે ધારીએ કે જો લાઈન ટ્રાન્સપોઝ હોય અને વાહક ની ગોઠવણી આ પ્રકારની હોય તો કેપેસીટન્સ નું સમીકરણ આ રીતે લખી શકાય તો અહી આપણે D r કે જે ઈકવીલેટરલ સ્પેસીંગ માટે છે તેના બદલે Deq Dsલખીશું તો કેપેસીટન્સ Can 0 0242log Deq Ds µFkm બનશે આ સમીકરણ છે 34 છે